આપણે કેમેરા ભૂમિતિ પર ચર્ચા ચાલુ રાખીશું પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે એક સામાન્ય પ્રોજેક્ટીવ કેમેરાના સ્વરૂપની ચર્ચા કરી તેથી એક પ્રક્ષેપણ મેટ્રિક્સ છે જે ત્રિપરિમાણીય સંકલન બિંદુને દ્વીપરિમાણીય છબી બિંદુ પર મેપ કરે છે અને સંભવિત અવકાશમાં આપણે તેમને આ ફોર્મની જેમ રજૂ કરી શકીએ છીએ

એ પ્રોજેક્શન મેટ્રિક્સના વિવિધ પ્રકારનાં પ્રતિનિધિત્વ છે તેથી આપણે કહી શકીએ છે કે ત્યાં ત્રિપરિમાણીય બિંદુ X છે અને જો હું પ્રક્ષેપણ મેટ્રિક્સ થી ગુણાકાર કરું તો આપણને દ્વિપરિમાણીય છબી બિંદુ x PX મળશે અને સજાતીય સંકલન પ્રણાલીમાં x એ 3 વેક્ટર છે અને X એ 4 વેક્ટર છે અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રોજેક્શન મેટ્રિક્સ ના વિવિધ ઘટકો છે અહીં તેની પાસે કેલિબ્રેશન મેટ્રિક્સ છે અને પછી આ પ્રક્ષેપણ મેટ્રિક્સના રજૂઆતના વિવિધ સ્વરૂપો છે

તે ઉપરની રજૂઆતની જેમ વિવિધ પ્રકારના મેટ્રિસીસ ના સંયોજન તરીકે બતાવી શકાય છે તે RK જેમાં R પરિભ્રમણ મેટ્રિક્સ છે જે સંકલન પ્રવેશને ફેરવીને બધા કોઓર્ડિનેટ માંથી કોઓર્ડિનેટ ટ્રાન્સફોર્મેશન સમાવે છે તે કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમ સાથે ગોઠવાય છે અને પછી મૂળનું ભાષાંતર જે આ પરિમાણ દ્વારા પણ રજૂ થાય છે અને હકીકતમાં આ તે કેમેરા નું કેમેરા કેન્દ્ર છે જે અહીં પણ બતાવવામાં આવ્યું છે તેથી આ વિવિધ પ્રકારની માહિતી છે જે આ વિશેષ મેટ્રિક્સ પ્રતિનિધિત્વમાં સમાવેલી છે તમારે કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ ની સુવિધા ધ્યાનમાં લેવી જોઈએ તે ઉપલા ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને જો હું આ કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ નો ડિટર્મિન્ટ કરું તો આ તે બે રીઝોલ્યુશન પરિબળો x y નું ગુણાકાર હોવું જોઈએ તેઓ કેન્દ્રીય લંબાઈને રજૂ કરવા માટે પિક્સેલ્સની સંખ્યાની દ્રષ્ટિએ વ્યક્ત થાય છે તેઓ x દિશા અને y દિશા સાથેના રીઝોલ્યુશન સાથે સંકળાયેલા છે તેથી x y એ x fmx માં સામેલ છે જ્યાં f કેન્દ્રીય લંબાઈ છે અને mx એ આડી દિશા સાથે પિક્સેલ્સની સંખ્યા છે અને y fmy જ્યાં my ઉભી દિશાઓ સાથે પિક્સેલની સંખ્યા છે અને f કેન્દ્રીય લંબાઈ છે તેથી આ તે જ છે જે આપણે પાછલા વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી તમારે નોંધ લેવી જોઈએ કે સૂચનોની વિવિધ રીતો છે જેના દ્વારા આપણે આ પ્રક્ષેપણ મેટ્રિક્સ નો સંદર્ભ લઈશું જ્યાં એક પ્રક્ષેપણ મેટ્રિક્સ 3 x 4 મેટ્રિક્સ છે તેથી એમાંથી M પેટા મેટ્રિક્સની ડાબી બાજુની પ્રથમ પેટા મેટ્રિક્સ M અને ચોથા કોલમ વેક્ટરના પ્રતીક દ્વારા સૂચવવામાં આવે છે આનો અર્થ એ કે આ એક કોલમ વેક્ટર છે જે સૂચવવામાં આવે છે તેથી આ રજૂઆત M છે અને આ જુદાઈ બતાવે છે કે આ એક પેટા મેટ્રિક્સ p4 છે બીજી રજૂઆત જો હું M ને બહાર લઇ જાઉં છું તો હું આ એક આઇડેન્ટિટી મેટ્રિક્સ ધ્યાનમાં લઈ શકું જે પ્રક્ષેપણ મેટ્રિક્સના પ્રતિનિધિત્વનું એક પ્રકારનું કેનોનિકલ સ્વરૂપ છે જો તમને યાદ હોય કે તે પેટા મેટ્રિક્સનો ઓળખ ભાગ છે અને આ કંઈ નહીં પરંતુ કેન્દ્રનું નકારાત્મક આનો અર્થ એ કે આ M 1p4 તમને કેમેરા સેન્ટરની નકારાત્મકતા આપે છે તેથી આપણે આ તત્વને તરીકે પણ રજૂ કરી શકીએ છીએ અને M પોતે જ 2 3 x 3 મેટ્રિક્સમાં વિઘટિત થઈ શકે છે તેમાં એક ઘટક કેલિબ્રેશન મેટ્રિક્સ છે બીજો ઘટક રોટેશન મેટ્રિક્સ છે તેથી આ જુદી જુદી રીતો છે જેના દ્વારા આ પ્રક્ષેપણ મેટ્રિક્સ ને રજૂ કરી શકાય છે અને તે બધા સ્વરૂપોમાં સમજી શકાય છે સ્લાઇડમાં 04 49 સમયે ચકાસો તેથી આ તે M છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે તે K અને R નો ગુણાકાર છે અને p4 એ પ્રક્ષેપણ મેટ્રિક્સ P ની છેલ્લી કોલમ છે બીજી બાબત જે આપણે આ ઉલટા કેલિબ્રેશન મેટ્રિક્સ ના વિશે નોંધવી જોઈએ તે પણ રસપ્રદ છે કે આ કેલિબ્રેશન મેટ્રિક્સ પણ એક ઉપરથી ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને કારણ કે ઇમેજ કોઓર્ડિનેંટ પોઇન્ટ અને અનુરૂપ કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમ વચ્ચેનો સંબંધ આ સ્વરૂપમાં છે તેથી જો હું K 1x લાગુ કરું છું તેનો અર્થ એ કે જો હું આ ઉલટા કેલિબ્રેશન મેટ્રિક્સ સાથે છબીને ગુણાકાર કરું છું તો તે તમને કેનોનિકલ સ્વરૂપમાં અનુરૂપ સંકલન પ્રદાન કરશે જેનો અર્થ છે કે છબી કેનોનિકલ સ્વરૂપમાં સંકલન કરે છે જ્યાં કેન્દ્રીય સમતલ એકમ અંતરે હોય છે અને તેની અક્ષ કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમ ની અક્ષ સુધી સમાંતર હોય છે તેથી આ આપણું અર્થઘટન છે તેથી આપણે અહીં સારાંશ આપીશું આપણે પ્રોજેક્ટીવ કેમેરા મેટ્રિક્સ ના કેટલાક ગુણધર્મો પર ધ્યાન આપીશું તેથી જેમ મેં પ્રક્ષેપણ મેટ્રિક્સના અર્થઘટનનો ઉલ્લેખ કર્યો છે કે જો હું તેને ત્રિપરિમાણીય સંકલન બિંદુથી ગુણાકાર કરું તો તમને દ્વિપરિમાણીય છબી બિંદુ મળશે અને આ પ્રક્ષેપણ મેટ્રિક્સનો ક્રમ 3 છે તે 3 x 4 છે મેટ્રિક્સ તેના કદ 3 x 4 છે અને જો પ્રક્ષેપણ મેટ્રિક્સમાં સ્વતંત્ર પરિમાણોની સંખ્યા 11 છે તેથી સ્વતંત્રતાની ડિગ્રી 11 છે તેથી 6 બાહ્ય પરિમાણોની સંખ્યામાંથી આપણે જે ચર્ચા કરી છે તે 3 પરિભ્રમણ પરિમાણો તે રોટેશન મેટ્રિક્સ બનાવવામાં સામેલ છે તેનો અર્થ એ કે અક્ષના 3 પરિભ્રમણ અને મૂળ ના અનુવાદ માટેના 3 પરિમાણો અને 5 આંતરિક પરિમાણો આપણે પહેલેથી જ જોયું છે કેલિબ્રેશન મેટ્રિક્સ તે ઉપલા ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને 5 સ્વતંત્ર પરિમાણો છે અને જ્યારે આપણે આ સંબંધ વ્યક્ત કરીએ છીએ જ્યારે આપણે આ સંબંધોને વ્યક્તિગત સંકલનની દ્રષ્ટિએ વિસ્તૃત કરીએ છીએ ત્યારે આપણે ખરેખર બે સ્વતંત્ર સમીકરણો મેળવીશું તો આપણે જોઈશું કે આગળની સ્લાઇડ્સમાં તે સમીકરણો કેવી રીતે લખી શકાય તેથી ત્યાં બે સ્વતંત્ર સમીકરણો છે તેનો અર્થ એ છે કે જો હું તમને ચોક્કસ પોઇન્ટ આપું છું તો અહીં સમસ્યા એ છે કે હું તમને સીન પોઇન્ટ X1 કહું છું અને તે પણ તેનાથી સંબંધિત તમે ઇમેજ પોઇન્ટ નાના x1 ને જાણો છો તેથી જો તે તમને આપવામાં આવે છે તો પછી હું આ સમીકરણો લાગુ કરી શકું છું મને બે સમીકરણો મળી શકશે પરંતુ પ્રક્ષેપણ મેટ્રિક્સમાં કેટલા અજ્ઞાત હોવાનો ઉલ્લેખ કર્યો છે ત્યાં 11 અજ્ઞાત છે તેથી બધા અજ્ઞાત ના નિરાકરણ માટે મારે ઓછામાં ઓછા 11 સમીકરણો મેળવવા જોઈએ પરંતુ 1 પોઇન્ટ મને 2 સમીકરણો આપે છે તેથી મારે ઓછામાં ઓછા 6 આવા પોઇન્ટ ની જરૂર છે સમીકરણો બનાવવા માટે મને ઓછામાં ઓછા આવા 6 પોઇન્ટ આવશ્યક છે અને ત્યાંથી હું પ્રક્ષેપણ મેટ્રિક્સનો અંદાજ લગાવી શકું છું તેથી આ એક તકનીક છે જેના દ્વારા આપણે પ્રોજેક્શન મેટ્રિક્સ શોધી શકીએ છીએ કારણ કે આપણે હંમેશા પ્રયોગો દ્વારા કરી શકીએ છીએ આપણે વિશ્વના સંકલન પ્રણાલીમાં કેટલાક કોર્ડીનેટ બિંદુઓને સ્તર પર સ્થાપિત કરી શકીએ છીએ અને આપણે તમારી છબીઓમાં તેમના ઈમેજપોઇન્ટ ને ઓળખી શકીએ છીએ તે બિંદુઓ સ્થાપી પછી તેમના કોર્ડીનેટને જાણીને આપણે આ સમીકરણો બનાવી શકીએ છીએ અને પછી આપણે આ પ્રક્ષેપણ મેટ્રિક્સના આ ઘટકો મેળવી શકીએ છીએ મેં પહેલાંની સ્લાઇડમાં કહ્યું તેમ આ સમીકરણો આ રીતે લખાયેલા છે તેથી તમે અહીં નોંધ્યું છે કે ઈમેજ કોઓર્ડિનેટ માં એક બિંદુ ખૂબ સામાન્ય સ્વરૂપમાં xi yi wiT તરીકે આપવામાં આવે છે કારણ કે તે કોલમ વેક્ટર સૂચવે છે તમે અહીં નોંધ લો કે આપણે અહીં સ્કેલ ફેક્ટર wi નો ઉપયોગ કર્યો છે તેથી જેનો અર્થ છે કે આ x બરાબર નિરીક્ષણ કરેલ ઇમેજ કોઓર્ડિનેટ નથી કારણ કે ત્યાં સ્કેલ ફેક્ટર 1 હોવું જોઈએ પરંતુ સૈદ્ધાંતિક રૂપે હું આ સ્કેલ ફેક્ટર નો ઉપયોગ કરીને પ્રોજેક્ટીવ સ્પેસ માં ઇમેજ કોઓર્ડિનેટ વ્યક્ત કરી શકું છું તેથી જો હું આ પ્રક્ષેપણ મેટ્રિક્સ સાથે ઇમેજ કોઓર્ડિનેંટ પોઇન્ટ ને ગુણાકાર કરું તો મને 2 પરિમાણીય પ્રક્ષેપણ અવકાશમાં એક બિંદુ મળશે અને તે આ ફોર્મમાં આ રીતે છે તેથી અહીં સમસ્યા એ છે કે જો હું સરળ સમીકરણ લાગુ કરું છું તો સ્કેલ પરિબળને કારણે તે લખવું મુશ્કેલ બનશે તેથી આપણે ફક્ત PXi અને x ના સ્કેલ ને સમાન ન કરી શકીએ તેથી તેમની સમકક્ષતા સ્થાપિત થયા પછી સ્કેલ એડજસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ તેને સમકક્ષ કર્યા છે તેથી PXi xi છે તેથી તેના બદલે આપણે તેમને આ વેક્ટર્સ તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી તેમની દિશાઓ સમાન હોવી જોઈએ કારણ કે પ્રમાણસર સ્કેલિંગ વેક્ટર ની દિશામાં ફેરફાર કરતું નથી તેથી તે કિસ્સામાં સમાન હોવાથી હું ધ્યાનમાં લઉં છું અર્થઘટન તે છે કે તે વેક્ટર સમાંતર વેક્ટર છે તેઓની સમાન દિશાઓ હોવી જોઈએ તેથી હું આ બંને વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ લઈશ અને પછી સમીકરણ રચીશ કારણ કે આપણે જાણીએ છીએ કે 2 સમાંતર વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર છે તેથી અમે આ ક્રોસ પ્રોડક્ટ કરીશું અને જો આપણે આ ક્રોસ પ્રોડક્ટ કરીશું તો આપણે આ સમીકરણો મેળવી શકીએ છીએ તેથી મને શોધવા દો કે આ રજૂઆત કેવી રીતે શક્ય છે તેથી ચાલો આ ફોર્મમાં પ્રક્ષેપણ મેટ્રિક્સની રજૂઆત ધ્યાન માં લઈએ જેનો અર્થ છે કે હવે હું કોલમ વેક્ટર ની રજૂઆતોને બદલે રો વેક્ટર્સ પર વિચાર કરીશ અને કારણ કે ત્યાં 3 રો છે તેથી આપણે જોયું છે કે પ્રથમ પંક્તિ r1 દ્વારા રજૂ થાય છે બીજી પંક્તિ r2 દ્વારા રજૂ થાય છે અને ત્રીજી પંક્તિ r3 દ્વારા રજૂ થાય છે મેં ટ્રાન્સપોઝ ઓપરેશનનો ઉપયોગ ફક્ત તે દર્શાવવા માટે કર્યો છે કે મારી વાસ્તવિક પ્રસ્તુતિમાં આ બધા કોલમ વેક્ટર છે પરંતુ તેઓ રો છે તેથી મારે તે કોલમ વેક્ટરમાં ટ્રાન્સપોઝ લાગુ કરવું પડશે તેથી હવે જો હું PXi કરું છું તો PXi ઓપરેશન મને અનુરૂપ કામગીરી આપશે r1TXi પછી r2TXi અને પછી r3TXi આપશે તેથી આ કોલમ વેક્ટર છે જે આપણે આ ઓપરેશન માંથી મેળવીશું તેથી તમે નોંધ્યું છે કે દરેક એક r1TXi r1 નું પરિમાણ શું છે અમારા r1 નું પરિમાણ 4 x 1 છે કારણ કે તે એક રો વેક્ટર છે તેથી દરેક પંક્તિ 4 પરિમાણીય વેક્ટર છે અને Xi નું પરિમાણ શું છે Xi નું પરિમાણ પણ 4 x 1 છે તેથી r1TXi તમને સ્કેલર મૂલ્ય આપશે r2TXi તમને સ્કેલર મૂલ્ય આપશે અને r3TXi તમને સ્કેલર મૂલ્ય આપશે તેથી અંતે તમને એક 3 x 1 કોલમ વેક્ટર આ ફોર્મમાં મળશે અને Xi ને આ રીતે રજૂ કરવામાં આવે છે T અને જો હું આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ લઈશ જેમ કે આપણે પહેલા કેટલાક પ્રવચનોમાં ક્રોસ પ્રોડક્ટ મેળવવા માટે કર્યું હતું તો આપણે તેને r1TXi તરીકે લખી શકીએ છીએ આ r2TXi છે અને આ r3TXi છે અને પછી x I આ નાના xi yi અને wi છે તેથી હું આ ફોર્મમાં વિસ્તૃત કરીશ તેથી તમને નીચેનો વેક્ટર મળશે r2 ટ્રાન્સપોઝ Xi wi ગુણ્યા r2 ટ્રાન્સપોઝ Xi માઈનસ yi ને r3 ટ્રાન્સપોઝ Xi wi ગુણ્યા i વત્તા મને આ ફોર્મમાંથી લખવા દો તેથી Xi માં r3 ટ્રાન્સપોઝ Xi માઈનસ wi ને r1 ટ્રાન્સપોઝ Xi માં જે વત્તા છે આ ભાગને વટાવીને તેથી yi r1 ટ્રાન્સપોઝ Xi માઈનસ Xi r2 ટ્રાન્સપોઝ કેપિટલ Xi k મળશે તેથી તમને આ વેક્ટર મળશે જો હું આ વેક્ટર લખીશ તો આપણે આ વેક્ટરને wi r2 ટ્રાન્સપોઝ Xi માઈનસ yi r 3 ટ્રાન્સપોઝ તરીકે મેળવીશું તેથી મારે અન્ય સંકેતનો ઉપયોગ કરવો પડશે આ તમને સ્થાન આપતું નથી તમે ફરીથી પ્રારંભ કરી શકો છો તેથી w1 r2 ટ્રાન્સપોઝ Xi અને પછી yi r3 ટ્રાન્સપોઝ Xi તેથી આ પ્રથમ ઘટક અને અન્ય ઘટકો છે અને પછી તે 0 0 0 ની બરાબર છે તેથી આ અજ્ઞાત જથ્થો છે અને તેનો અંદાજ કાઢવામાં આવશે હવે આ સમીકરણ આ ફોર્મમાં લખાયેલું છે જો તમે પહેલી પંક્તિની નોંધ લેશો તો તમે જુઓ છો કે તેમાં r 2 અને r 3 નો સમાવેશ થાય છે તેથી તેમાં r 2 અને r 3 નો સમાવેશ થાય છે કારણ કે તેમાં r1 નો સમાવેશ થતો નથી તેથી તેનો 0 વેક્ટર સાથે ગુણાકાર થાય છે તેથી તમે જોશો કે અહીં 0 ટ્રાન્સપોઝ તે 1 ક્રોસ 3 0 વેક્ટર છે તેથી આને r 1 સાથે ગુણાકાર કરવામાં આવશે જે 0 માઈનસ w i r 2 ને X i ટ્રાન્સપોઝ માં છે તેથી હવે મારા પ્રતિનિધિત્વમાં હું પંક્તિઓને કોલમ વેક્ટર તરીકે રજૂ કરી રહ્યો છું તેથી હું તે બધાને ટ્રાન્સપોઝ ઓપરેશન તરીકે વ્યક્ત કરીશ તેથી તે W 1 X i ટ્રાન્સપોઝ છે તેથી હું તેને ટ્રાન્સપોઝ ઓપરેશન્સ તરીકે લઈશ તેથી તે w1 X i હશે ટ્રાન્સપોઝ r 2 ઓછા અને y i X i ટ્રાન્સપોઝ r 3 તેથી તે સમીકરણ છે તેથી આ રીતે પ્રથમ સમીકરણ રચાય છે એ જ રીતે બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ રચાય છે મેં ફક્ત તમારી સમજણ માટે 1 સમીકરણ બતાવ્યું છે તેથી તમે તેને તમારા પોતાના પર કરી શકો છો અને તમે ચકાસી શકો છો કે સમીકરણો કેવી રીતે બનાવવામાં આવે છે તેથી હવે તમે જોશો કે ખરેખર તમે જે મેળવશો ત્યાં ત્રણ સમીકરણો છે પરંતુ તેમાંથી બે સમીકરણો છે જે સ્વતંત્ર છે એક પુનરાવર્તિત થાય છે તે કેવી રીતે છે તો ચાલો હું તમને બતાવીશ તેથી જો હું પહેલું સમીકરણ x i સાથે ગુણાકાર કરું છું અને પછી તેને y સાથે બીજા સમીકરણને પણ ગુણાકાર કરું છું તેથી તમે આ સમીકરણને x i સાથે ગુણાકાર કરો જે તે અહીં કહેવામાં આવ્યું છે અને આ સમીકરણ y i સાથે અને પછી જો તમે તેને ઉમેરશો તો તમને ફરીથી ત્રીજો સમીકરણ મળશે જે w i દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તો તમે તે વસ્તુ ચકાસી શકો છો તેથી જેનો અર્થ છે કે આ સમીકરણ આ બે સમીકરણોમાંથી ઉદ્ભવી શકાય છે તેથી જેનો અર્થ છે કે ત્યાં ફક્ત બે સ્વતંત્ર સમીકરણો છે અન્ય સમીકરણો ઉતારી શકાય છે તેથી જ પાછલા કિસ્સામાં મેં જણાવ્યું હતું કે ત્યાં બે સ્વતંત્ર સમીકરણો છે જે એક બિંદુ અનુરૂપ સ્પષ્ટીકરણોનો ઉપયોગ કરીને રચાય છે તેથી આ રીતે તમારે આવા છ પોઇન્ટ અનુરૂપતાની જરૂર પડે છે અને તમે બાર સમીકરણો સ્વતંત્ર સમીકરણો બનાવી શકો છો અને તેનો ઉપયોગ પ્રોજેક્શનમેટ્રિક્સ ના આ પરિમાણોનો અંદાજ કાઢવા માટે કરી શકો છો તેથી ચાલો હું આ ચાલુ રાખું છું તમે આગળ ઓપરેશન જાણો છો તેથી આ આખરે સારાંશ છે તમે જોઈ શકો છો કે મેં ફક્ત ત્રીજી પંક્તિને દૂર કરી છે તે બતાવવા માટે કે ત્યાં ફક્ત બે સમીકરણો છે જે એક જ પોઇન્ટ નો ઉપયોગ કરીને રચાય છે તેથી જો મારી પાસે આવા પોઇન્ટ છે તો n પોઇન્ટ અનુરૂપ દરેક મને બે સમીકરણો આપશે તેથી મને n બિંદુ અનુરૂપ અને તે શું છે તે માટે 2n આવી પંક્તિઓ મળશે અને મને પરિમાણો શું મળશે જો હું પરિમાણો નોંધું છું કે દરેક 1 x 3 છે તેથી દરેક એક 1 X 3 પેટા મેટ્રિક્સ છે દરેક એક 1 x 4 પેટા મેટ્રિક્સ છે કારણ કે અહીં તત્વોની સંખ્યા તે પ્રક્ષેપણ મેટ્રિક્સ હોવાથી 12 X 1 છે તેથી તમને આ કિસ્સામાં કોલમની કુલ 12 પરિમાણ સમાન મળશે n પોઇન્ટ માટે આ 2 પંક્તિઓ હતી તેથી તમે અપેક્ષા કરો છો કે તે 2n X 12 હોવું જોઈએ જે મેટ્રિક્સનું પરિમાણ હોવું જોઈએ તેથી તમને આ ફોર્મમાં સમીકરણ મળશે તેથી આપણે આ મેટ્રિક્સને A તરીકે કહીએ છીએ જો હું આ બધી પંક્તિઓને ભેગી કરું તો પછી આપણને આ મેટ્રિક્સને A મળે છે જેના પરિમાણ 2n 12 છે અને દરેક પંક્તિ તેના પ્રક્ષેપણ મેટ્રિક્સના આ તત્વોને જાણે છે તેના દ્વારા ગુણાકાર વડે રજૂ થાય છે તેમના રો વેક્ટર્સ r1 r2 r3 છે જેના પરિમાણ 2n x 1 છે અને દરેક બિંદુ તમને બે સમીકરણો આપશે તેથી છેવટે ત્યાં 2n 1 હોવું જોઈએ તેથી આ કોલમ વેક્ટર છે તેથી આ મેટ્રિક્સ સ્વરૂપમાં રેખીય સમીકરણોના મેટ્રિક્સ પ્રતિનિધિત્વનું અર્થઘટન છે તેથી જ્યારે તમે n પોઇન્ટ અનુરૂપ મળે ત્યારે ત્યાં રેખીય સમીકરણો ની સંખ્યા 2n હોય છે તેથી જેમ તમે સમજો છો કે તમારી પાસે અજ્ઞાત ની સંખ્યા કરતા વધુ સંખ્યાના સમીકરણો છે તેથી તમારે હોમોગ્રાફી ના અંદાજ માટે આપણે અગાઉ જે કર્યું હતું તે ઓછામાં ઓછી સ્ક્વેર એરર ટેકનીક ને લાગુ કરવી પડશે અને આ કિસ્સામાં તે સજાતીય સમીકરણોનો સમૂહ છે આ રેખીય સમીકરણો તેઓ સજાતીય રેખીય સમીકરણોનો સમૂહ બનાવે છે તેથી પ્રમાણભૂત તકનીક એ છે કે આપણે આ ઉદ્દેશ્ય કાર્યને ઘટાડવાની જરૂર છે કે જે Ap સ્વરૂપમાં આપેલ છે A અનુરૂપ મેટ્રિક્સ છે A એ જ મેટ્રિક્સ છે જે પોઇન્ટ અનુરૂપ આવ્યો છે અને p તમારા સોલ્યુશન છે તેનો અર્થ એ કે પ્રોજેક્શન મેટ્રિક્સ ના તત્વો જે આના સ્વરૂપમાં રજૂ થાય છે એનો અર્થ એ કે બધા પંક્તિના વેક્ટર્સ તેની પ્રથમ પંક્તિથી શરૂ કરીને ત્રીજી પંક્તિ સુધી એક પછી એક જોડાયેલા છે અને તે 12 પરિમાણીય વેક્ટર આપે છે તેથી આપણે આ ધોરણ ઘટાડવો પડશે અને કારણ કે તમે જાણો છો કે આ ઉકેલ પ્રોજેક્ટીવ સ્પેસ માં છે અને જો હું સ્કેલ કરેલું વેક્ટર પણ લઉ છું તો તે પણ ઉકેલ છે તેથી અમે આ ઘટાડા પર એક અવરોધ મૂકીશું કે આ વેક્ટરનો ધોરણ 1 ની બરાબર હોવો જોઈએ તેથી પ્રોજેક્ટીવ મેટ્રિક્સ ના અંદાજ માટે આ ચોક્કસ સમસ્યાને હલ કરવા માટે આ એક વાર ફરીથી સંબંધિત સમસ્યા રચના છે અને આપણે તે જ રચનાને જોયું છે હોમોગ્રાફી મેટ્રિક્સનો અંદાજ આપણે જે તકનીકોનો ઉપયોગકરી શકીએ છીએ તે જ તકનીકો જેનો સ્કેલ કોઈપણમાંથી એક ધ્યાનમાં લઈને ઓછામાં ઓછા સ્ક્વેર એરર અંદાજનો ઉપયોગ કરીને સીધી રેખીય પરિવર્તન છે વેક્ટરના પ્રોજેક્શન મેટ્રિક્સ નું એક તત્વ તેને કોઈક મૂલ્ય પર સેટ કરીને છે અને પછી આપણે તેને ઓછામાં ઓછી એરર તકનીક નો ઉપયોગ કરીને અથવા સમાન સમાન સમીકરણોના રૂપ માં ઉકેલી શકીએ છીએ તમે ટ્રાન્સપોઝ એ ના ઇગિન વેક્ટર્સ શોધીને અને લઘુતમ ઇગિન મૂલ્યને અનુરૂપ વેક્ટરને લઈ વિચારણા કરી શકો છો તેથી આપણે પહેલાના વર્ગમાં પહેલેથી જ ચર્ચા કરી છે તેથી હવે આપણે ધ્યાનમાં લઈએ કે એકવાર તમારી પાસે આ પ્રક્ષેપણ પ્રોજેક્ટીવ કેમેરા મેટ્રિક્સ છે પછી તે શું છે તેના ગુણધર્મો શું છે અને આ સંપત્તિઓનું શોષણ કરીને તમે કઈ માહિતી મેળવી શકો છો તે વિશે અમે ચર્ચા કરીશું તેથી જેમ આપણે ચર્ચા કરી છે કે પ્રોજેક્શન મેટ્રિક્સને વિવિધ રીતે રજૂ કરી શકાય છે તેથી એક રજૂઆત એ છે કે તે બે પેટા મેટ્રિસીસ હોઈ શકે છે એક 3 x 3 એમનું છે બીજો એક કોલમ વેક્ટર 3 ક્રોસ 1 છે અને જે સૂચક અમે 3 x 3 પેટા મેટ્રિક્સ માટે વાપરીએ છીએ તે એમ છે બીજો એક p4 છે અથવા આપણે તેને ચાર કોલમ વેક્ટર ના સમૂહ તરીકે રજૂ કરી શકીએ છીએ એનો અર્થ એ કે પ્રથમ કોલમ વેક્ટર્ બીજો ત્રીજો ચોથો જે દરેક એક છે તે 3 x 1 ની પેટા મેટ્રિક્સ છે અથવા આપણે પંક્તિઓનો સ્ટેક ગણી શકીએ છીએ જ્યાં દરેક પંક્તિ 4 x 1 સબ મેટ્રિક્સની હોય છે તેથી આ રીતે આપણે આ સૂચનો સાથે પ્રક્ષેપણ મેટ્રિક્સ નું પ્રતિનિધિત્વ કરી શકીએ છીએ અને આ સૂચનોનો ઉપયોગ કરીને આપણે આ પરિમાણોને વિવિધ પ્રકારના ઇમેજિંગ પોઇન્ટ્સ વિવિધ પ્રકારના ભૌમિતિક બિંદુઓ સાથે જોડી શકીએ છીએપ્રથમ વસ્તુ એ કેમેરા કેન્દ્ર છે અમે આ સંબંધ પહેલાથી સ્થાપિત કરી ચૂક્યા છે આપણે પ્રક્ષેપણ ભૂમિતિથી જાણીએ છીએ કે કેમેરા કેન્દ્ર એકવચન બિંદુ છે તેનો અર્થ એ કે જો હું કેમેરા કેન્દ્ર ની છબી લેવા માંગું છું તો તમે એક છબી બનાવી શકશો નહીં તમે તે જ બિંદુથી જોડાણ થતું કિરણ બનાવી શકતા નથી તેથી જેનો અર્થ એ છે કે જો હું કેમેરા સેન્ટર ને પ્રોજેક્શન મેટ્રિક્સ થી ગુણાકાર કરું છું તો મને સિંગ્યુલારિટી મળશે જે 0 વેક્ટર છે તેથી તે અર્થઘટન છે કે PC 0 ની બરાબર હોવી જોઈએ અને મર્યાદિત કેમેરા માટે M નોન સિંગ્યુલારિટી છે અને અનંત સમયે કેમેરો તમે M સિંગ્યુલર છે તે મળશે તેનો અર્થ એ છે કે જ્યારે કેમેરો અનંત પર હોય ત્યારે ફરીથી આ અર્થઘટન સમજવામાં આવશે તેથી જ્યાં તમે જોઈ શકો છો કે કેમેરા કેન્દ્ર અનંતનો એક બિંદુ છે તેનો અર્થ એ છે કે તેનો પાયે પરિબળ 0 ની બરાબર હોવો જોઈએ હવે જો હું આ રજૂઆતને PC 0 માનું છું તો હું કેમેરા કેન્દ્ર ખૂબ જ સરળતાથી મેળવી શકું છું તેથી સબ મેટ્રિક્સ મેનિપ્યુલેશન નો ઉપયોગ કરીને કહો કે હું આ ફોર્મ પ્રોજેક્શન મેટ્રિક્સિ નું પ્રતિનિધિત્વ કરીશ અને તરીકેનું કેન્દ્ર જ્યાં વર્લ્ડ કોર્ડિનેટ પ્રણાલીમાં કેમેરા કેન્દ્ર છે અને જેમ મેં ઉલ્લેખ કર્યો છે કે તે 0 ની બરાબર હોવો જોઈએ હવે જો હું પેટા મેટ્રિક્સ કરું છું તમે ગુણાકાર કામગીરી જાણો છો આ M p4 ની બરાબર છે જે 0 ની બરાબર છે અને જેનો અર્થ M 1p4 છે તેથી જો મને પ્રોજેક્શન મેટ્રિક્સ તત્વો મળે તો હું સરળતાથી કરી શકું આ સબંધનો દુરુપયોગ કરીને કેમેરા સેન્ટરનો અંદાજ લગાવવો જ્યાં M સિંગ્યુલર હોય ત્યારે સેન્ટરની ગણતરી કરવાની હોય ત્યારે આપણે તે M ના 0 વેક્ટરમાંથી 0 શોધવા માટે એકમાત્ર M નો ઉપયોગ કરવો પડે છે અને તમે તેના કેન્દ્ર ની ગણતરી કરી શકો છો અમે આ ગણતરી પછીથી આની વિસ્તૃત ચર્ચા કરીશું તેના કોલમ વેક્ટર્સ સાથે રસપ્રદ સંબંધો પણ છે તેથી તમારી પાસે કોલમ વેક્ટર p1 p2 p3 છે અને તે X Y Z અક્ષોના પોઇન્ટ્ને ગાયબ કરી રહ્યાં છે જ્યારે p4 કોર્ડિનેટ મૂળની છબી છે તો નાશ પામનાર બિંદુ શું છે ધારો કે હું ચોક્કસ દિશા અથવા કોઈ ખાસ કિરણને ધ્યાનમાં લઈશ તેથી તે બિંદુ જે અનંત પર છે જેનો અંદાજ હશે જે ઇમેજ પ્લેન માં પણ અંદાજવામાં આવશે હવે તે બતાવી શકાય છે કે આ સીધી લીટીમાં પડેલા તમામ બિંદુઓ માટે તે બિંદુ માં રૂપાંતરિત થશે અને તે દિશા માટે તે અદૃશ્ય બિંદુ કહે છે તેથી તમારે શું કરવાની જરૂર છે ખાલી આ રજૂઆત આ બિંદુનું પ્રતિનિધિત્વ દિશા હશે જે વેક્ટર d દ્વારા આપવામાં આવ્યું છે તેથી અમે આ બિંદુને તરીકે રજૂ કરી શકીએ છીએ તમે નોંધ લો કે d એ વેક્ટર છે d તે 3 x 1 પરિમાણ વેક્ટર છે અને આ 0 બરાબર છે તેથી જો હું આ પ્રક્ષેપણના સંદર્ભમાં ગુણાકાર કરું છું જો હું આ વેક્ટરને પ્રોજેક્શન મેટ્રિક્સ થી ગુણાકાર કરું તો આપણે તે દિશાનો અનુરૂપ ગાયબ બિંદુ મેળવીશું તેથી જો મારી પાસે X અક્ષ હોય તો X અક્ષની દિશા તરીકે આપવામાં આવે છે અને જો હું આ વેક્ટરથી p ગુણાકાર કરું છું તો તમને જે મળશે તે ફક્ત p1 મળશે તો p1 એ X અક્ષનો વિનિમય બિંદુ છે તેવી જ રીતે p2 Y અક્ષનોનો વિનિમય બિંદુ છે અને p3 એ Z અક્ષનો વિનિમય બિંદુ છે તેથી આનો વર્ણન ખૂબ જ સરળતાથી કરી શકાય છે તેથી આ તે છે જે મેં હમણાં જ જાહેર કર્યું છે તેથી જો હું આ p1 સાથે ગુણાકાર કરું તો તમને p1 અને તે જ રીતે p2 p3 મળશે અને બીજી બાબત એ છે કે તમે નોંધ લો કે જો હું આ પોઇન્ટને ધ્યાનમાં લઈશ અને જો હું પ્રોજેક્શન મેટ્રિક્સ નો ગુણાકાર કરીશ તો મને p4 મળશે જે કોલમ વેક્ટર છે તો અહીં અર્થઘટન શું છે આ બિંદુ શું છે અહીં આ બિંદુ નોંધો આ ભાગ વિશ્વની સંકલન પ્રણાલીનો ઉદ્ભવ છે કારણ કે આ 0 0 0 કોઓર્ડિનેટ સિસ્ટમ છે અને આ એકરૂપ હોદ્દામાં કોઈપણ બિંદુના ધોરણનું પરિબળ માનક પ્રતિનિધિત્વ છે તેથી આ બિંદુ કંઈ નથી પરંતુ વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ ની ઉત્પત્તિ છે જો હું વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ ની ઉત્પત્તિની છબી ધ્યાનમાં લઉં તો મને કોલમ વેક્ટર p4 મળશે એટલે કે p4 એ તે કોઓર્ડિનેટ મૂળની છબી છે તો આની સાથે જ હું અહીં રોકાઉં છું આ વખતે પણ આપ આ વ્યાખ્યાન માટે અને પછી હવે પછીના વ્યાખ્યાન માં હું આ મુદ્દાને ફરી એકવાર ચાલુ રાખીશ ખુબ ખુબ આભાર